તો પછી સીરીઝ કેપેસિટરseries capacitor શ્રેણી વીજધારક વોલ્ટેજvoltageવિદ્યુત સ્થિતિમાનના વધારા માટે પુરા પાડવામાં આવે છે જે લોડ વધતા આપમેળે અને તાત્કાલિક વધે છે તેથી તેનો અર્થ એ છે કે જો લોડ વધે છે તો પ્રવાહ I વધે છે તેથી I એ ખરેખર બદલાઈ રહ્યો છે તેથી 𝑄𝐶માં પણ બદલાવ આવશે તેથી જ આપણે કહીએ છીએ કે અમુક અંશે તે વોલ્ટેજ રેગ્યુલેટર સાથે સમાન છે તેથી કુદરતી રીતે સીરીઝ કેપેસિટર પણ નીચલા પાવર ફેક્ટર પર શન્ટ કેપેસિટર કરતા વધુ નેટ વોલ્ટેજમાં વધારો ઉત્પન્ન કરે છે કારણ કે તે સીરીઝ કેપેસિટર મૂળભૂત રીતે વોલ્ટેજ ડ્રોપને સરભર કરે છે તેથી તમે કહો છો કે સીરીઝ કેપેસીટરના ઉપયોગ દ્વારા તમારા વોલ્ટેજમાં સુધારો એ ઘણો વધારે છે અને જયારે શન્ટ કેપેસિટરમાં તે વધારે નથી તે વોલ્ટેજનું સ્તર પણ સુધારે છે પરંતુ સીરીઝ કેપેસિટરની જેમ નહીં તેથી શ્રેણી કેપેસિટર વધુ સારૂ છે અને સિસ્ટમનો પાવર ફેક્ટર એ શન્ટ કેપેસીટર કરતા ખુબ ઓછો છે અને સ્રોતના પ્રવાહ પર થોડી અસર હોય છે તેથી સિરીઝ કેપેસિટરની સ્રોત પ્રવાહ પર ખરેખર કોઈ અસર નથી અને તે પાવર ફેક્ટરમાં વધુ સુધારો કરતો નથી ત્યાં માત્ર વોલ્ટેજ સુધારણાને કારણે પાવર લોસમાં ઘટાડો થયો છે તેથી ફીડર સર્કિટ અને વોલ્ટેજ ફેઝર ડાયાગ્રામને ધ્યાનમાં લો અને તેથી આ તે જ છે જે આપણે આકૃતિ 1 અને 1માં જોયું છે અને આપણે મેળવેલ ફીડર પરનો વોલ્ટેજ ડ્રોપ આ હોઈ શકે છે આપણે આ આકૃતિ જોઈ છે આ આકૃતિમાંથી મે તમને પહેલેથી જ બતાવી દીધું છે કે મેં આ બધી વસ્તુઓ આ આકૃતિમાંથી બનાવી છે આ આકૃતિ પરથી તમે ખરેખર જોયું છે કે જયારે ત્યાં સીરીઝ કેપેસિટર ન હતું ત્યારે વોલ્ટેજ ડ્રોપ એ 𝐼𝑟 cos 𝜃 𝐼𝑥𝑙 sin 𝜃 છે તેથી આ સમીકરણ છે આ જ રીતે આ બધા નામકરણ યોગ્ય રીતે આપવામાં આવ્યા છે એ જ રીતે આપણે બીજા ભાગ માટે પણ જોયું છે કે વોલ્ટેજ ડ્રોપ લગભગ 𝐼𝑟cos 𝜃 𝐼𝑥𝑙 − 𝑥𝑐 જેટલું છે આ સમીકરણ છે જ્યાં 𝑥𝑐 એ સિરીઝ કેપેસિટરના કેપેસિટીવ રિએક્ટેન્સ સમાન છે તેથી આ આપણે પહેલેથી જ જોયું છે હવે પછીનુ ઓવરકોમ્પેન્સેશન છે તેથી સામાન્ય રીતે સિરીઝ કેપેસિટર કદને ડિસ્ટ્રિબ્યુશન ફીડર એપ્લિકેશન માટે એવી રીતે પસંદ કરવામાં આવે છે કે પરિણામી કેપેસિટીવ રિએક્ટન્સ એ ફીડર સર્કિટના ઇન્ડકટીવ રીએક્ટન્સinductive reactanceપ્રેરક પ્રતિક્રિયા કરતા નાનું હોય તેથી તે સામાન્ય લોડ પર અને મોટી મોટરની શરૂઆતમાં પ્રાપ્ત થતા અંત વોલ્ટેજ પર ઓવરકોમ્પેન્સેશન છે તેથી આ લેગીંગ પ્રવાહ I છે અને તે ઓવરકોમ્પેન્સેટ છે એનો અર્થ એ કે જો તે ઓવરકોમ્પેન્સેટ હોય તો 𝑥𝑙 − 𝑥𝑐 ખરેખર ઋણ બને છે તેથી ત્યાં 𝐼𝑟 હશે તેથી પહેલાં જો 𝑥𝑙 એ 𝑥𝑐 કરતા નાનું હોય તો ફેઝર આકૃતિ આ બાજુ હતી કારણ કે આ આકૃતિ પરથી 𝑥𝑙 એ 𝑥𝑐 કરતા નાનું છે પરંતુ જો 𝑥𝑙 એ 𝑥𝑐 કરતા વધુ હોય તો તે ઋણ છે અને તે આ બાજુ જશે તેથી જ આ ફેઝર આકૃતિ 𝑥𝑙 𝑥𝑐 આ બાજુ છે તેથી તમારો આ કોણ કોઈ ખાસ કિસ્સા સિવાય ક્યારેય 90° હશે નહિ પરંતુ મારી આકૃતિને કારણે આ કોણ θ છે અને આ ઓવરકોમ્પનસેશનના કિસ્સા માટે તમારો સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ છે હવે ખાસ કરીને અને બીજી બાબત એ છે કે મોટી મોટરની શરૂઆતમાં આ ફેઝર આકૃતિ છે જો કે કેટલીક એપ્લિકેશનોમાં જ્યાં ફીડર સર્કિટનો અવરોધ તેના ઇન્ડક્ટીવ રિએક્ટન્સ કરતા વધારે હોય છે ત્યાં વિપરીત પ્રાધાન્ય હોઈ શકે છે જેથી પરિણામી વોલ્ટેજ ડ્રોપ 𝐼𝑟 cos 𝜃 − 𝐼𝑥𝑐 − 𝑥𝑙 sin 𝜃 છે કારણ કે શરૂઆતમાં કદાચ તમે જાણતા હશો કે વિપરીત એ ચોક્કસ એપ્લિકેશનમાં જ પસંદ કરવામાં આવશે તેથી તે કિસ્સામાં માની લો કે તે ઓવરકોમ્પનસેટ છે તેથી તે કિસ્સામાં વોલ્ટેજ ડ્રોપ 𝐼𝑟 cos 𝜃 − 𝐼𝑥𝑐 − 𝑥𝑙 sin 𝜃 હશે આનો અર્થ એ છે કે અહીં આ ઓછાની નિશાનીને કારણે ભારે વોલ્ટેજ ડ્રોપ થશે અને તેમાં 𝑥𝑐 એ 𝑥𝑙 કરતા વધારે હશે યાદ રાખો કે 𝑥𝑐 એ 𝑥𝑙 કરતા વધારે છે તેથી પરિણામે સ્થિતિ ઓવરકોમ્પનસેશન તરીકે ઓળખાય છે આકૃતિ એ સામાન્ય લોડ પર ઓવરકોમ્પનસેશન માટે વોલ્ટેજ ફેઝર ડાયાગ્રામ દર્શાવે છે આ સામાન્ય લોડ પર છે અને ઓવરકોમ્પનસેશનના કિસ્સામાં છે તેથી આ તમે ત્યારે કહી શકો છો જયારે પસંદ કરેલ ઓવરકોમ્પનસેશનનુ સ્તર એ સખત રીતે સામાન્ય લોડના આધારે હોય અને રિસીવિંગ એન્ડ વોલ્ટેજનુ પરિણામી ઓવરકોમ્પનસેશન ગમતું ન પણ હોઈ શકે કારણ કે તમારો પ્રવાહ લેગીંગ પ્રવાહ છે શરૂઆતમાં મોટી મોટરના લેગીંગ પ્રવાહને કારણે આ પ્રવાહ લેગિંગ છે કારણ કે તમે જાણો છો કે મોટરનો શરૂઆતનો પ્રવાહ એ ઇલેક્ટ્રિકલ મશીનથી તેના રેટેડ પ્રવાહ કરતાં 2 5 થી 3 ગણો છે જેનો તમે યોગ્ય અભ્યાસ કર્યો છે આકૃતિ 2માં બતાવ્યા પ્રમાણે ત્યાં એક અસાધારણ મોટો વોલ્ટેજ વધારો છે આ આકૃતિ 2 છે તેથી તે કિસ્સામાં ખાસ કરીને જીવન ટૂંકાવી દેતા પ્રકાશ માટે તે હાનિકારક છે અને પરિણામે પ્રકાશ ફ્લિકરflickerઝટકો એ ઉપભોક્તાની ફરિયાદોનુ કારણ બને છે તેથી મોટા પ્રવાહને કારણે કેટલીક ચોક્કસ વિચારણા છે જેને તમારે ધ્યાનમાં લેવી પડશે અને આ વોલ્ટેજ ડ્રોપ Ir એ વધારે છે તેથી જ તેની સરખામણીમાં તે સ્કેલscaleમાપ પર નથી પરંતુ આ 𝐼𝑟 અને 𝑥𝑐 − 𝑥𝑙 વધારે હશે તેથી કોઈએ સીરીઝ કેપેસિટર વિશે ખૂબ સાવચેત રહેવું જોઈએ તેથી આ સિરીઝ કેપેસિટરની ચોક્કસ ખામી છે હવે પછીનો લીડીંગ પાવર ફેક્ટરનો કિસ્સો છે તેથી જ્યારે પાવર ફેક્ટર લીડીંગ હોય ત્યારે આ તમારો પ્રવાહ ફેઝર છે અને આ તમારું 𝑉𝑅 છે જેનો હું ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો છું આ 𝑉𝑅 છે બરાબર અને આ તમારું 𝐼𝑟 છે કારણ કે પ્રવાહ લીડીંગ છે તેથી 𝐼𝑟 𝐼𝑥𝑙 અને આ ક્યારેય 90° હશે નહિ મારા ડ્રોઇંગને કારણે આ તેવું દેખાય છે પરંતુ તે સાચું નથી તે કઈ પણ હોઈ શકે છે તેથી આ તે છે જેને તમે લીડીંગ પાવર ફેક્ટરનો કિસ્સો કહો છો તે કિસ્સામાં સંભાવના છે કે 𝑉𝑆 કદાચ પ્રવાહ અને લાઇન પરિમાણો પર આધારીત છે 𝑉𝑆 એ 𝑉𝑅 કરતા કદાચ ઓછા અથવા વધારે પણ હોઈ શકે છે કોઈપણ રીતે તે સાચું છે 𝑉𝑅 પણ 𝑉𝑆 કરતા વધારે અથવા ઓછું કોઈપણ રીતે તે સાચું છે તેથી જ્યારે પ્રવાહ લીડીંગ હોય ત્યારે આ વોલ્ટેજ ડાયાગ્રામ છે અને આ ત્યારે છે જયારે કોમ્પનસેશન ત્યાં હોય ધારો કે જયારે કોમ્પનસેશન હોય ત્યારે લીડીંગ પ્રવાહની સ્થિતિ છે તેથી આ થોડો ભાગ 𝐼𝑥𝑙 છે અને આ કોમ્પનસેટ 𝐼𝑥𝑐 છે અને તે કિસ્સામાં આ તમારું છે અને આ 𝑉𝑅 છે આ 𝐼𝑟 છે અને આ ખૂણો θ છે તેથી જ્યારે પણ તમે સીરીઝ કેપેસિટરનો ઉપયોગ કરો છો ત્યારે આ ખૂણો ખરેખર બદલાતો નથી અને લગભગ સમાન રહે છે પરંતુ સીરીઝ કોમ્પનસેશનને કારણે વોલ્ટેજ 𝑉𝑆′ બદલાઈ છે તેથી તે કારણે 𝑉𝑅 બતાવવામાં આવ્યુ છે જયારે પણ તમે 𝑉𝑅ની ગણતરી કરો ત્યારે 𝑉R′ પણ અલગ હશે તેથી આ તે જ નથી અને આ સમાન નથી તેથી તેનો અર્થ એ છે કે જેને તમે લોડ પ્રવાહ કહો છો મે અહી માત્ર તમારા માટે કઈક લખ્યું છે અને મે કઈક સમજાવ્યું છે તેથી સીરીઝ કેપેસિટરની એપ્લિકેશન દ્વારા સેન્ડીંગ એન્ડ અને રિસીવિંગ એન્ડ વચ્ચે નોંધપાત્ર રીતે વોલ્ટેજ ડ્રોપ ઘટે છે લોડ પ્રવાહમાં લેગિંગ પાવર ફેક્ટર હોવું આવશ્યક છે લેગિંગ પાવર ફેક્ટર એ વધુ યોગ્ય છે ઉદાહરણ તરીકે આકૃતિ 3 એ રેખામાં સીરીઝ કેપેસિટર વિના લીડીંગ લોડ પાવર ફેક્ટરવાળા વોલ્ટેજનો ડાયાગ્રામ દર્શાવે છે મેં તમને આ તમામ આકૃતિ બતાવી છે અને સમજાવી પણ છે આકૃતિ 3 પણ મે તમને બતાવી છે જે લીડીંગ લોડ પાવર ફેક્ટર સાથે પરિણામી ફેઝર ડાયાગ્રામ દર્શાવે છે પરંતુ આ વખતે રેખામાં સીરીઝ કેપેસિટર છે તેથી આ આકૃતિ 3 પરથી જોઈ શકાય છે તેથી જો તમે યુનિટી પાવર ફેક્ટરનો કિસ્સો ધારો જેમ કે cos𝜃1 તો તે યુનિટી પાવર ફેક્ટરનો કિસ્સો છે પછી I અને 𝑉𝑅 એક જ ફેઝમાં છે અને θ શૂન્ય છે તે કિસ્સામાં sin𝜃 એ અંદાજે શૂન્ય છે અને તેથી 𝑥𝑙 − 𝑥𝑐 sin 𝜃0 છે તે કિસ્સામાં એવું થશે કે આ પદ ખરેખર શૂન્ય બની રહ્યું છે અને સમીકરણ 3માં I અને આ પદનો ગુણાકાર શૂન્ય થાય છે તેથી તે કિસ્સામાં એવું થશે કે તમારું VDવોલ્ટેજ ડ્રોપ એ સરળ રીતે 𝐼𝑅 હશે કારણ કે બીજુ પદ નીકળી ગયું છે તેથી આ પ્રકારની એપ્લિકેશનમાં સીરીઝ કેપેસિટરનું વ્યવહારીક મૂલ્ય નથી કારણ કે તમારું 𝑥𝑐 એ 𝑥𝑙ના બરાબર છે માફ કરશો તે યુનિટી પાવર ફેક્ટરનો કિસ્સો છે 𝑥𝑐𝑥𝑙 નથી વોલ્ટેજ ડ્રોપ એ સરળ રીતે 𝐼𝑅 છે તેથી સીરીઝ કેપેસિટરનું મૂલ્ય નથી તેથી ઉપરોક્ત કારણો અને અન્યના કારણે ઉદાહરણ તરીકે ટ્રાન્સફોર્મર્સમાં ફેરો રેઝોનન્સ મોટર શરૂ કરતી વખતે પેટા સિંક્રોનસ રેઝોનન્સ એ વધુ સ્પષ્ટ છે સામાન્ય કામગીરી દરમિયાન મોટરોને બંધ કરવી અને કેપેસિટરના સંરક્ષણમાં મુશ્કેલી સિસ્ટમ ફોલ્ટ પ્રવાહમાંથી કોર્સનો સીરીઝ કેપેસિટર વિતરણ સીસ્ટમમાં સીરીઝ કેપેસિટરની કોઈ મોટી એપ્લિકેશન નથી તેથી વિતરણ સીસ્ટમમાં સીરીઝ કેપેસિટરની કોઈ મોટી એપ્લિકેશન નથી તેથી આ સીરીઝ કેપેસિટર વિશેની ખાસ બાબતો છે અને તે પછી આપણે તેના પર જઈશું કે જેને તમે શન્ટ કેપેસિટર કહો છો તેથી પછીનું તે છે જેને તમે શન્ટ કેપેસિટર કહો છો તેથી શન્ટ કેપેસિટરના કિસ્સામાં આ આકૃતિ એ શન્ટ કેપેસિટર વગર છે ઈમ્પીડન્સ Z 𝑟 𝑗𝑥𝑙 છે પરંતુ રિસીવિંગ એન્ડ પર જો શન્ટ કેપેસિટર જોડાયેલું છે અને પ્રવાહ 𝐼𝑐 છે અને તેનું રીએક્ટન્સreactance પ્રતિક્રિયા 𝑥𝑐 છે અને આ તે જ ફેઝર આકૃતિ છે જે કંઈપણ વિનાના કિસ્સામાં હતી તેથી આપણે લેગિંગ પ્રવાહ લીધો છે અહી આ બધું લખેલું છે અને હું તે સમજાવું છું અને આ તે છે જેને તમે ફેઝર ડાયાગ્રામ કહો છો આ ફેઝર આકૃતિ આને અનુરૂપ છે અને આ ફેઝર આકૃતિ આને અનુરૂપ છે તે ખરેખર કેપેસિટર છે જે તે લીડીંગ પ્રવાહ ખેંચે છે અને આ વોલ્ટેજ હું ચૂકી ગયો છું આ ખરેખર 𝑉𝑅 છે આ વોલ્ટેજ 𝑉𝑅 છે અને લીડીંગ પ્રવાહ 𝐼𝑐 છે અને તેના કારણે આ ખૂણો 90° છે અને તેના કારણે ધારો કે આ ખૂણો છે કારણ કે તમારી પાસે જે છે તે તમે આ આકૃતિમાંથી પ્રવાહ 𝐼′𝐼𝑐𝐼 બનાવી શકો છો પ્રવાહ જે લોડ પર જઈ રહ્યો છે અને તે રિસીવિંગ એન્ડ બાજુએ છે તેથી આ તમારું 𝐼′𝑟 છે કારણ કે તે 𝐼′𝑟 𝐼′𝑥𝑙 છે અને આ કિસ્સામાં 𝐼𝑐 એ તમારો પ્રવાહ છે તેથી આ પ્રવાહ I છે જે કોઈપણ કેપેસિટર વિનાનો પ્રવાહ છે હવે પછીનું કેપેસિટીન્સ છે કારણ કે આ 𝐼𝑐 પ્રવાહ કે જે આની સાથે 90°નો ખૂણો બનાવે છે તેથી આ બાજુથી ફેઝર આ રીતે આગળ વધશે તેથી આ 𝐼𝑐 છે તેથી અંતે તે 𝐼′ બાજુએ આવી રહ્યું છે કારણ કે તમારું 𝐼′I શન્ટ કેપેસિટર વિના છે તેથી જો તમે ત્યાં આવો છો તો 𝐼′ 𝐼 𝐼𝑐 શન્ટ કેપેસિટર સાથે થશે અહીં જો તમે કિર્ચોફનો પ્રથમ નિયમ અહીં લાગુ કરો છો તો 𝐼′ 𝐼 𝐼𝑐 થશે જો તમે આ ફેઝર આકૃતિ જુઓ તો 𝐼′ 𝐼 𝐼𝑐 છે તેથી તેનો અર્થ એ કે તે અસરકારક છે કે પ્રવાહની તીવ્રતા 𝐼 ′ ખરેખર ઓછી થઈ રહી છે પ્રવાહ ઘટી રહ્યો છે તેનો અર્થ એ કે અહીં પાવર ફેક્ટર ખૂણો θ હતો હવે તે સીરીઝ કેપેસિટરના કારણે 𝜃' છે તેનો અર્થ એ કે 𝜃'માં ઘટાડો થઈ રહ્યો છે તેનો અર્થ એ કે પાવર ફેક્ટરમાં ખરેખર સુધારો થયો છે તેથી આ તમારું 𝐼′𝑟 છે આ 𝐼′𝑥𝑙 છે અને આ 𝐼′𝑍 છે તેથી તે વોલ્ટેજ ડ્રોપ છે તેથી જ જો તમે શન્ટ કેપેસિટર મૂકો તો તમે કહી શકો કે તે પાવર ફેક્ટરને સુધારે છે જ્યારે સિરિઝ કેપેસિટરમાં ખરેખર કોઈ θનો ફેરફાર નથી પરંતુ શન્ટ કેપેસિટરના કિસ્સામાં θનો ફેરફાર છે તેથી જો પ્રવાહમાં ઘટાડો થાય છે જેનો અર્થ થાય છે આ વસ્તુઓ સાથે અથવા વિના લોસlossખોટ 𝐼2𝑟 છે જેને તમે I કહો છો માફફ કરજો 𝐼𝑠 નહિ તેથી અહીં તેના વિના તે પ્રવાહ I હતો તેથી જો તમે 𝐼2𝑟 ઉમેરશો તેથી |𝐼| એ Iની તીવ્રતા છે અને તે આના કરતા વધારે છે તેથી પાવરનો લોસ વધુ છે પરંતુ અહીં આ આકૃતિમાંથી આપણે 𝐼′ બનાવી શકીએ છીએ જો તમે લેશો તો તેની તીવ્રતા 𝐼′ છે અને તેની સરખામણીમાં I ઘટી રહ્યું છે તેથી અહીં પાવર લોસ એ |𝐼2𝑟| હશે તેથી પાવર લોસ ઘટશે તેથી સીરીઝ કેપેસિટરનો મુખ્ય હેતુ નેટવર્ક શન્ટ કેપેસિટરમાં પાવર લોસ ઘટાડવાનો છે અને તે શન્ટ કેપેસિટરનો મુખ્ય હેતુ છે તેથી જ આ ફેઝર આકૃતિ છે આશા છે કે આ સમજી શકાય તેવું છે તેથી આ બધી બાબતો અહીં લખેલી છે તેથી એક અર્થમાં શન્ટ કેપેસિટર એ લીડીંગ પ્રવાહ દોરવાથી ઇન્ડક્ટીવ લોડની લાક્ષણિકતામાં ફેરફાર કરે છે મેં તમને જે પણ કહ્યું હતું તે બધું મેં અહીં લખ્યું છે તેમાંથી કેટલાક પ્રતિક્રિયા આપે છે જેમ કે સ્થાપન વખતે ઇન્ડક્ટીવ લોડ પ્રવાહના બધા લેગિંગ ઘટક તેથી જો તમે આકૃતિ જુઓ તો 𝐼′ અને આ કેપેસિટર જોડાયેલ છે તેથી આ રીતે તે લીડીંગ પ્રવાહ દોરી રહ્યું છે તે ખરેખર રિસીવિંગ એન્ડ પર કેટલાક રીએક્ટીવ લોડreactive loadપ્રતીક્રીયાશીલ ભારને કોમ્પનસેટ કરે છે તેથી આ શન્ટ કેપેસિટરમાં એક ઓવરએકઝાઇટેડ સિંક્રોનસ કન્ડેન્સર જનરેટર અથવા મોટર જેવી જ સમાન અસર છે પરંતુ ફીડરમાં શન્ટ કેપેસિટરની એપ્લિકેશન દ્વારા આકૃતિ 4 માં બતાવ્યા પ્રમાણે સ્રોત પ્રવાહની તીવ્રતા ઘટાડી શકાય છે મેં તમને કહ્યું હતું કે આ સ્રોત પ્રવાહ છે સ્રોત પ્રવાહની આ તીવ્રતા ખરેખર ઓછી થઈ છે જે હવે 𝐼′ છે જો તમે ફેઝર ડાયાગ્રામ જુઓ તો 𝐼′ એ 𝐼 કરતા ઓછું છે અને પાવર ફેક્ટર સુધારી શકાય છે કારણ કે પહેલાં ખૂણો વધારે હતો અને હવે ખૂણો ઓછો થયો છે તેથી કુદરતી રીતે cos𝜃 વધશે અને cos𝜃′ પણ ખરેખર વધશે અને પાવર ફેક્ટરમાં વધારો થશે અને પરિણામે આ કેપેસિટરને કારણે રિસીવિંગ અને સેન્ડીંગ એન્ડ લોડ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ પણ ઓછો થઈ ગયો છે વોલ્ટેજ ડ્રોપ પણ ઘટશે કારણ કે આ પ્રવાહ ખરેખર ઘટતો જાય છે તેથી 𝐼′𝑟 𝑗𝑥𝑙 ઘટશે તેથી આ બિંદુ સમાન રહેશે તેથી આ સમયે વોલ્ટેજમાં પણ સુધારો થશે રિસીવિંગ એન્ડ વોલ્ટેજમાં સુધારો થશે વધુ નહી પરંતુ તે સુધરે છે તેથી શન્ટ કેપેસિટર એ તેમની એપ્લિકેશનના મુદ્દાથી પ્રવાહ અથવા પાવર ફેક્ટરને અસર કરતું નથી આ મેં તમને પહેલાના વર્ગમાં જ સમજાવી દીધું છે કે જ્યાં તમારું કેપેસિટર જોડાયેલું છે તે બિંદુથી વધુ તે અસર કરશે નહીં વોલ્ટેજ સુધારણાને કારણે માત્ર થોડી અસર થશે અને આકૃતિ4 અને તેથી સિંગલ લાઈન ડાયાગ્રામ અથવા રેખા અને વોલ્ટેજ ડાયાગ્રામ અને આકૃતિ 4 અને એ શન્ટ કેપેસિટર ઉમેર્યા પહેલા આ વસ્તુ બતાવે છે એટલે કે આ બતાવે છે આ આકૃતિ 4 છે અને આ અને છે આ આકૃતિ અને છે અને મારી પાસે જે બધું છે તે મેં સમજાવ્યું છે તેથી ફીડર્સમાં અથવા લેગિંગ પાવર ફેક્ટર સાથેની ટૂંકી લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ 𝐼𝑟𝑟𝐼𝑥𝑥𝑙 પર અંદાજિત કરી શકાય છે તેથી જ તમે આ લખી રહ્યા છો અને આપણે જોયું છે અને જાણીએ છીએ કે વોલ્ટેજ ડ્રોપ એ 𝐼𝑟cos𝜃𝐼𝑥𝑙sin𝜃 છે ખરેખર તે 𝐼cos𝜃 છે અને આ એક X અક્ષ ઘટક છે અને 𝐼sin𝜃𝑥𝑙 છે આ ખરેખર x ઘટક છે તેથી તમે લખી શકો છો કે આ 𝐼𝑥𝑟 છે અને આ છે y અક્ષો ઘટક છે આ તે છે જે આપણે 𝐼𝑦𝑥𝑙 બનાવી શકીએ છીએ તેથી કોઈપણ રીતે આ તે છે જે હું લખી રહ્યો છું આ ઘટકને બદલે એટલે કે X ઘટકને બદલે મે શુ લખ્યું છે આ 𝐼𝑟𝑟 છે અને તે રેઝિસ્ટિવ છે અને તે r ગુણ્યા r છે કે જે ડ્રોપ એ રેઝિસ્ટર રેઝિસ્ટિવ ભાગથી સંબંધિત છે તેથી 𝐼𝑟𝑟 એ તે જ રીતે રિએક્ટેન્સ ભાગથી સંબંધિત છે તેથી Yને બદલે હું 𝐼𝑥𝑥𝑙 લખી રહ્યો છું આ રીતે હું લખી રહ્યો છું તેથી અહીં તમારું વોલ્ટેજ ડ્રોપ છે તેથી જ આ પરથી આપણે આ સમીકરણ લખી રહ્યા છીએ કે જે 𝐼𝑟 એક વાસ્તવિક ભાગ છે તમારું રેઝિસ્ટિવ ભાગ વોલ્ટેજ ડ્રોપ 𝐼𝑟𝑟 છે અને આ ઇન્ડકટીવ ભાગ કે જે 𝐼𝑥𝑥𝑙 છે ખરેખર આ તમારો X અક્ષ ઘટક છે અને 𝐼𝑥 એ પ્રવાહનો Y અક્ષ ઘટક છે તેથી આ સમીકરણ છે પરંતુ સરળતાથી યાદ રાખવા માટે તે 𝐼𝑟𝑟𝐼𝑥𝑥𝑙 છે જ્યાં 𝐼𝑟𝐼cos𝜃 અને 𝐼𝑥𝐼sin𝜃 છે તેથી r એ ફીડરનો કુલ અવરોધ છે જે Ωમાં છે 𝑥𝑙 એ જે ફીડરમાં છે તેના કુલ ઇન્ડકટીવ રીએકટન્સ સમાન છે અને જે Ωમાં છે તેથી 𝐼𝑟 એ એમ્પીઅર્સમાં પ્રવાહના વાસ્તવિક ઘટક જેટલું છે અને 𝐼𝑥 એ વોલ્ટેજની 90° એ લેગીંગ પ્રવાહનો રીએક્ટીવ ઘટક છે જે એમ્પીયરમાં છે જ્યારે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેપેસિટર રીસીવિંગ એન્ડ લાઇન પર ઇન્સ્ટોલ કરેલું હોય ત્યારે પરિણામી વોલ્ટેજ ડ્રોપની ગણતરી અંદાજીત રીતે કરી શકાય છે આ ખૂબ જ સરળ છે આ આકૃતિ તે જ છે જેમાંથી ઘણી વાર મેં તમને કહ્યું છે કે તમે 𝐼′𝑟cos𝜃𝐼′𝑥𝑙 sin 𝜃 લખી શકો છો અને અલબત્ત તમારું 𝐼𝑐𝑥𝑙 એ માઈનસ આવશે કારણ કે આ કેપેસિટીવ પ્રવાહ છે કારણ કે 𝐼′ 𝐼𝐼𝑐 છે તેથી આને કારણે મેં દરેક વસ્તુ વિશે કહ્યું છે જો તમે 𝐼′𝑥𝑙 લેશો તો ખરેખર 𝐼′ 𝐼 𝐼𝑐 છે તેથી તે કિસ્સામાં જો તમે થોડું સરળ કરો તો તમે જોશો કે વોલ્ટેજ ડ્રોપ 𝐼𝑟𝑟 𝐼𝑥𝑥𝑙 − 𝐼𝑐𝑥𝑙 છે આ ખરેખર સમીકરણ છે જ્યાં 𝐼𝑐 એ વોલ્ટેજને 90°એ લીડીંગ પ્રવાહનો ઘટક છે તેથી જયારે પણ તમે ફેઝર ડાયાગ્રામ અને સરળીકરણમાં 𝐼𝑐 ને ધ્યાનમાં લો ત્યારે મહેરબાની કરીને જુઓ કે પ્રવાહ એ લીડીંગ છે એનો અર્થ એ કે તે ખૂણાને 90° તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે તેથી તે કિસ્સામાં તમારા અને ના સમીકરણનો ઉપયોગ કરીને ગણતરી કરેલ વોલ્ટેજ ડ્રોપ વચ્ચેનો તફાવત તે મૂળભૂત રીતે વોલ્ટેજ રાઇઝ 𝐼𝑐𝑥𝑙 થશે કારણ કે જો વોલ્ટેજ ડ્રોપ જો આટલું ઓછું હોઈ એનો અર્થ એ કે બીજી રીતે વોલ્ટેજનો વધારો ખરેખર આટલો છે વોલ્ટેજ ડ્રોપ ઓછો છે એનો અર્થ થાય છે કે 𝑥𝑙 એ વોલ્ટેજનો વધારો છે તેથી ત્યાં પાવર ફેક્ટર માટે 𝐼𝑟 𝐼cos𝜃 છે આ 𝐼𝑥 𝐼sin𝜃 છે આ તમારો I છે અને આ પાવર ત્રિકોણ છે આ P છે અને આ Q છે આ સમીકરણ છે તેથી આ એક ફેઝર આકૃતિ છે અને આ તમારું પાવર ત્રિકોણ છે તેનો અર્થ એ કે તે કેપેસિટર એપ્લિકેશનમાં હું તમને કંઈક કહી રહ્યો હતો ઉદાહરણ તરીકે જો તમે માની લો કે આ તમારો સેન્ડીંગ એન્ડ નોડ છે અને આ તમારો રિસીવિંગ એન્ડ નોડ છે અને તમારી પાસે લોડ છે ધારો કે તે 𝑃𝐿𝑗𝑄𝐿 છે અને તે જ આકૃતિ આપણે લીધી છે માની લો કે તમે કેપેસિટરનુ જોડાણ કર્યું છે આ 𝑗𝑄𝐶 છે અને આ તમારો સેન્ડીંગ એન્ડ નોડ છે આ તમારો રિસીવિંગ એન્ડ નોડ છે આ રેખામાં અવરોધ𝑗𝑥 આ રેખામાં અવરોધ 𝑟𝑗𝑥 છે આને લીધે શરૂઆતમાં ધારો કે પ્રવાહ હતો તે દાખલા તરીકે લેગીંગ પ્રવાહ હતો તમારી સમજણ માટે ધારો કે પ્રવાહ 𝐼𝑑−𝑗𝐼𝑞 છે પહેલાં સમજાવતી વખતે મેં 𝐼𝑑𝑗𝐼𝑞 લીધો હતો તે માત્ર સમજણના હેતુ માટે છે કારણ કે આપણે લેગીંગ પ્રવાહ 𝐼𝑑 −𝑗𝐼𝑞 લઈએ છીએ તેથી આ પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે આ તે દિશા છે પરંતુ આ કેપેસિટરને કારણે જોડાણના નોડથી સ્ત્રોતમાંથી કેપેસિટરમાં પ્રવાહ વહે છે તેથી આ રીતે પ્રવાહ વહેશે કારણ કે પ્રવાહ આ રીતે લીડીંગ છે અને તે આ રીતે વહે છે તેનો અર્થ એ કે જેમ તમે કેપેસિટર મૂકો તેમ આ તમારો શન્ટ કેપેસિટર વિનાનો પ્રવાહ છે એટલે કે ત્યાં શન્ટ કેપેસિટર ન હતો પરંતુ તમે તેને અહીં મૂકશો તે પછી I'𝐼𝑑−𝐼𝑞−𝐼𝑐 થશે કારણ કે તેમાં આટલો ઘટાડો છે તેથી એનો અર્થ એ કે આ ખરેખર 𝐼𝑑−𝑗𝐼𝑞 𝑗𝐼𝑐 છે આ રીતે તમે લખી શકો છો તેથી ખરેખર આ ભાગ ઓછો થઈ રહ્યો છે પરંતુ આ ભાગ લગભગ બદલાતો નથી પરંતુ વોલ્ટેજ સુધારણાને કારણે જો તમે કમ્પ્યુટર સિમ્યુલેશનમાંથી પસાર થશો તો ત્યાં થોડો ફેરફાર થશે પરંતુ આપણી સમજણ માટે તે કહે છે કે આ ભાગ અચળ રહે છે આ ભાગ કેપેસિટર સાથે પણ અચળ રહે છે તેથી આ ભાગના ઘટાડાને કારણે તેનો અર્થ એ કે તે પહેલાં પાવર લોસ 𝑅|𝐼|2 હતું એટલે કે છે કારણ કે Iનો મોડ્યુલસmodulusઘનક એ છે તેથી તે છે જેમ તમે આ ભાગમાં કેપેસિટર મૂકશોતો લોસને હું કૌંસમાં લખી શકું કે તે 𝐼𝑑2 𝐼𝑞 − 𝐼𝑐2 થશે કારણ કે આ ભાગ ઓછો થઈ રહ્યો છે તેથી જ પાવર લોસ ઓછો થશે પરંતુ એક વાત સાંભળો કે સૈદ્ધાંતિક રૂપે તમે 𝐼𝑐 બનાવી શકો છો તેનો અર્થ એ કે આ ભાગ શૂન્ય હશે એટલે કે તે 𝑅𝐼𝑑2 થશે આ લોસ સર્કિટમાં રહેશે તે કોઈ પણ સામાન્ય સર્કિટનો સહજ ગુણધર્મ છે તેનો અર્થ એ કે તમે નેટવર્કમાં પાવર લોસને સંપૂર્ણપણે શૂન્ય કરી શકતા નથી તે અસંભવ છે તેથી ફક્ત એક સરળ ઉદાહરણ લઈને હું બતાવવા માંગું છું કે આ ભાગ જો તમે |𝐼| લેશો અને જો તમે તેને કેપેસીટર વગર લેશો તો તે છે અને જો તમે કેપેસીટર મુકો તો તે 𝐼𝑑2 𝐼𝑞 − 𝐼𝑐2 છે પરંતુ સૈદ્ધાંતિક રૂપે તમે 𝐼𝑞 𝐼𝑐 બનાવી શકો છો જો તમે 𝐼𝑞𝐼𝑐 બનાવો તો કોઈ વાંધો નથી તે વર્ગ છે અહીં કેટલાક ઘટક ઉમેરવામાં આવશે પરંતુ આદર્શ સ્થિતિ 𝐼𝑞 𝐼𝑐નો અર્થ છે કે આ પદ સમાપ્ત થશે તેનો અર્થ એ કે જો તેવું છે તો પછી લોસ 𝑅𝐼𝑑2 થશે તેનો અર્થ એ છે કે કોઈપણ નેટવર્કમાં લોસ શૂન્ય થઈ શકતું નથી પાવર લોસનો આ ભાગ કોઈપણ વિદ્યુત સર્કિટમાં રહેશે તે કોઈપણ સર્કિટનો સહજ ગુણધર્મ છે તમે તેને શૂન્ય કરી શકતા નથી કેટલીકવાર પુસ્તકમાં તે ન પણ આપવામાં આવે પરંતુ કેટલીક વાર સંશોધન આર્ટીકલમાં મને મળ્યું છે કે આ લોસ એ ખરેખર બનાવી શકાય છે આપણે 𝑅𝐼𝑑2 ને પાવર લોસના સીધા અક્ષ ઘટક તરીકે કહીએ છીએ અને એ તમારા પાવર લોસનો ચતુર્થાંશ અક્ષ ઘટક છે તેથી સૈદ્ધાંતિક રૂપે 𝐼𝑞 𝐼𝑐 હોવાના કારણે આ ચતુર્થાંશ અક્ષ ઘટક શૂન્ય બનાવી શકાય છે કહો કે તે શક્ય છે પરંતુ આ તમે સ્પર્શ કરી શકતા નથી તે સર્કિટમાં જ રહેશે તેથી જ્યાં સુધી અને જ્યાં સુધી તમારું લોડ શૂન્ય ન હોય ત્યાં સુધી આ 𝐼𝑑 શૂન્ય નહીં હોઈ શકે તેથી કોઈપણ રીતે તે કિસ્સો નથી તેથી 𝑅𝐼𝑑2 એ કોઈપણ સર્કિટમાં રહેશે આ ઘટાડી શકાતું નથી સૈદ્ધાંતિક રીતે મારો અર્થ એ છે કે 𝑅𝐼𝑑2 એ નેટવર્કમાં ઓછામાં ઓછો પાવરનો લોસ છે હું આશા રાખું છું કે તમે આ બરાબર સમજી ગયા છો આ ખૂબ રસપ્રદ છે પરંતુ મને લાગ્યું કે મારે તમને કહેવું જોઈએ તેથી આ ખરેખર તે છે જેને તમે વોલ્ટેજ કહો છો એટલે કે ત્યાં સુધી વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો છે તેથી ખરેખર વોલ્ટેજનો વધારો આટલો છે અને આ તમારૂ પાવર ત્રિકોણ અને કોર્સનો ખૂણો θ છે તેથી હવે માની લો કે તમારી પાસે આ તમારો સેન્ડીંગ એન્ડ છે અને આ રિસીવિંગ એન્ડ છે અને આ તે છે જેને તમે શન્ટ કેપેસિટર 𝑄𝐶 કહો છો હું દર વખતે તે દર્શાવતો નથી પરંતુ તે સમજી શકાય તેવું છે અને આ 𝑄𝑙લોડ છે હવે કેપેસીટર વગર એટલે કે જયારે કેપેસીટર ત્યાં ન હોઈ અને તમે પાવર ત્રિકોણ દોરો તો 𝜃1 એ શન્ટ કેપેસીટર વગરનો ખૂણો છે તેથી તે સમયે કે જ્યારે તે ત્યાં નથી ત્યારે 𝑄𝑄𝑙 છે તેથી તે કિસ્સામાં એવું માનીએ કે નેટવર્કમાં કોઈ લોસ નથી તેથી આ તમારો P છે અને આ Q છે અને આ ખરેખર 𝑄 𝑄𝑙 છે અને અહીંથી અહીં તે 𝑄𝑙 છે તેથી તે માટે માની લો કે આ તમારૂ બિંદુ O છે તેથી આ બિંદુ A છે તેથી તે સમયે એટલે કે શન્ટ કેપેસીટર ત્યાં ન હોઈ તો 𝑄 𝑄𝑙 છે તેથી તે કિસ્સામાં ખૂણો 𝜃1 છે અને તે શન્ટ કેપેસિટર વિના છે લોસને અવગણવામાં આવ્યો છે એટલે કે ત્યાં લોસ નથી હવે માનો કે આ 𝑄𝐶 જોડેલ છે એનો અર્થ એ કે આ કેપેસીટરનુ જોડાણ કરતા જ આ નોડથી આ નોડના જોડાણમાંથી સ્ત્રોત તરફ કેપેસીટીવ પ્રવાહ વહે છે આ ખરેખર સ્ત્રોત છે તેથી તેનો અર્થ છે કે અસરકારક Q કે જે ગ્રીડમાંથી અથવા સ્રોતમાંથી આવશે આ બાજુ સ્રોત છે અને તે 𝑄𝑙 −𝑄𝐶 હશે તેથી તે કિસ્સામાં તે સ્રોતમાંથી અથવા ગ્રીડમાંથી ઓછો રીએક્ટીવ પાવર ખેચશે કારણ કે આ 𝑄𝐶 એ ખરેખર ઓછા એટલે કે અસરકારક તરફ દોરી રહ્યું છે કે જે તમારો સેલ જેને તમે કહો છો કે લોડ રિએક્ટિવ પાવર કોમ્પનસેટ થઇ રહ્યું છે મૂળભૂત રીતે તે 𝑄𝑙 −𝑄𝐶 બનશે તેથી બીજામાં તે 𝑆1 છે અને તે શરૂઆતમાં ઉત્પન્ન થતો અપેરન્ટ પાવર છે તેથી શરૂઆતમાં જયારે ત્યાં કઈ પણ ન હોઈ ત્યારે 𝑆1𝑃2𝑄2 છે જયારે 𝑄𝑄𝑙2 છે પરંતુ જલદી તમે કેપેસિટર 𝑄𝐶નો થોડો જથ્થો મૂકશો તો 𝑄 એ 𝑄𝑙 −𝑄𝐶 થશે તેથી આ બાજુઓ સાથે તે A B C છે અને કહીએ કે આ B છે અને તે સમયે PB એ Q𝑄𝑙 −𝑄𝐶 છે આનો અર્થ એ કે સબસ્ટેશનમાંથી અપેરન્ટ પાવર ડ્રોઈંગ અથવા સ્રોતમાંથી ડ્રોઇંગમાં ઘટાડો થશે તે સમયે 𝑆2𝑃𝑗𝑄𝑙−𝑄𝐶 છે કારણ કે આ 𝑄𝐶 એ શન્ટ કેપેસિટર તરફથી આવી રહ્યું છે જેનું કુલ 𝑄𝑙 છે અને તે કોઈપણ નુકસાનને ધ્યાનમાં લીધા વિના અને આ પાવર ત્રિકોણ છે હવે આ સરળ વસ્તુ છે પાવર લોસને અહી ધ્યાનમાં લેવામાં આવતું નથી ખરેખર તે ફક્ત સમજવાના હેતુથી છે પરંતુ હમણાં જ મેં તમને આ બધા લોસ બતાવ્યા આ તે જ વસ્તુ છે આ ડાયાગ્રામ અને આ ડાયાગ્રામ સમાન છે જો ત્યાં લોસ હોય તો ત્યાં તેની અસર શુ છે તે મેં તમને કહ્યું હતું તેથી તે કિસ્સામાં માની લો કે લોડ એક વાસ્તવિક પાવર P સાથે પૂરો પાડવામાં આવે છે તેથી આ લોડમાં વાસ્તવિક પાવર P છે અને રીએક્ટીવ લોડ 𝑄𝑙 છે તેથી તે કોઈ પણ શન્ટ કેપેસીટર વગર 𝑃𝑗𝑄𝑙 છે અને લેગીંગ પાવર ફેક્ટર 𝑄𝑙 છે અને અપેરન્ટ પાવર 𝑆1 છે અને લેગીંગ પાવર પર તેથી આ ત્રિકોણ પરથી cos𝜃1છે અને તે તમારું છે તેથી છે આ સમીકરણ છે કઈપણ વગર લોડ 𝑃𝑗𝑄𝑙 હતું તેથી તીવ્રતા થશે હવે જ્યારે શન્ટ કેપેસિટર 𝑄𝐶 કિલોવોટ સ્થાપિત થયેલ છે ધારો કે લોડ પર કેપેસિટર સ્થાપિત થયેલ છે પાવર ફેક્ટર cos𝜃1 થી cos𝜃2 સુધી સુધારી શકાય છે કારણ કે ખૂણો ઘટતો જાય છે તેથી cos𝜃 વધશે તેથી આ cos𝜃2 છે તે કિસ્સામાં cos𝜃2 થશે તેથી ખરેખર તે છે કે જે આ OP એ P છે અને આ OB એ 𝑆2 છે તેથી મૂળભૂત રીતે તે છે તેથી 𝑄𝑄𝑙 𝑄𝐶 એ આટલું છે અને જે તમારા સ્રોતમાંથી દોરેલ છે તેથી અગાઉ 𝑄𝑄𝑙 હતું તેથી જ આપણે 𝑃2 𝑄𝑙2 લખ્યું હતું કારણકે જયારે ત્યાં 𝑄𝐶 ન હોય એટલે કે તે શૂન્ય હોય ત્યારે 𝑄𝑄𝑙 છે તેથી વારંવાર ના લખતા સીધું લખીએ છીએ હવે જ્યારે તે ત્યાં હશે ત્યારે cos𝜃2 એ થશે તેથી તે છે તેથી તેનો અર્થ એ કે જ્યારે પણ તમે શન્ટ કેપેસિટર મૂકો છો ત્યારે ખરેખર તે અવલોકન કરે છે કે સ્રોતમાંથી ખેંચાયેલા રીએક્ટીવ પાવરને ઘટાડે છે તેથી તે તમારા સબસ્ટેશનમાં પાવર ફેક્ટરને સુધારશે તે જ સમયે તમને મળશે કે ત્યાં લોડ છે તેથી ઉદાહરણ તરીકે કોઈપણ ઉદ્યોગમાં તમામ ઇન્ડક્શન મોટર લોડ તમે જોશો કે તેમાં શન્ટ કેપેસિટર્સ જોડાયેલ હોય છે જે પાવર ફેક્ટરમાં સુધારો કરે છે કારણ કે જો તમે ઓછા પાવર ફેક્ટર પર કામ કરો છો તો ઔદ્યોગિક લોકો માટે ટેરિફ ચાર્જ વધારે રહેશે કારણ કે તે વધુ kVA દોરશે કારણ કે કિલોવોટ કલાક અથવા કિલોવોટ પ્રતિ કલાક અને ક્યારેક ટોચની kVA માંગના કારણે તે ટેરિફ અમુક સમયે બે ભાગ હોય છે અમુક સમયે ત્રણ ભાગનુ ટેરિફ હશે તેથી જ તેઓ શન્ટ કેપેસિટરને જોડે છે માનો કે કોઈ મોટર લોડ જેમ કે તે નેટવર્કથી ઓછા kVA ખેંચશે અન્યથા તમારા kVA માંગ ચાર્જ માટે પણ તેઓ તેને ચાર્જમાં મૂકે છે તેથી ત્રણ ભાગ ટેરીફ તેથી જ તમને ઉદ્યોગોમાં જોવા મળશે કે શન્ટ કેપેસિટર હંમેશાં જોડાયેલ હોય છે આભાર આપણે પાછા મળીશું